નમસ્કાર બધાને અમારા NPTEL ના ઓનલાઈન પ્રમાણિત એન્જીનીયરીંગ ડ્રોઈંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અભ્યાસક્રમમાં સ્વાગત છે આપણે મોડ્યુલ ક્રમાંક 2 કોનીક સેક્શન્સના લેક્ચર ક્રમાંક 14માં છીએ આ લેક્ચરમાં આપણે ફોકસ ડાયરેક્ટરીક્ષ પદ્ધતિ સમ કેન્દ્રીય વર્તુળ પદ્ધતિ લંબચોરસ પદ્ધતિ અથવા ઓબ્લોંગ પદ્ધતિ આવરી લીધી છે અને આજના વર્ગમાં આપણે વર્તુળની ચાપ પદ્ધતિ વિષે જોઈશું આ વર્તુળની ચાપ પદ્ધતિમાં મુખ્ય અક્ષ સાથે એક ઉપવલય કદાચ જાણીતો છે ચાલો આ કિસ્સામાં આપણે તેને 100 mm કહીએ અને કેન્દ્રો વચ્ચેનું અંતર હવે કંઈક 70 mm જેવું છે જો આ કિસ્સો હોય તો એક ઉપવલય કઈ રીતે રચીશું તો ચાલો આપણને આ પગલાં તરફ જોવા દો સૌપ્રથમ આપણે મુખ્ય અક્ષ AB 100 mm દોરવી પડશે અને મધ્યબિંદુ O સ્થિત કરવું પડશે મુખ્ય અક્ષ AB 100 mm દોરો અને મધ્યબિંદુ O સ્થિત કરો તો બિંદુ A અને બિંદુ B આ 100 mm છે અને 50 mm પાસે આપણે O સ્થિત કરીશું 8 એકવાર તે થઇ જાય પછી કેન્દ્રો કરો કેન્દ્ર F1 અને F2 સ્થિત કરો તે AB પર F1 અને F2 એ રીતે છે કે જેથી F1O અને OF2 એ દરેક 35 mm થાય મુખ્ય અક્ષ 100 mm છે અને કેન્દ્ર વચ્ચેનું અંતર 70 mm છે તેનો અર્થ એમ છે કે આપણે O થી વિભાજન ચિહ્નિત કરવું પડશે અહીંયા આ 35 એકમો છે અને આ પણ 35 એકમો છે આપણા ધોરણ પ્રમાણે આપણે આ પરિમાણો ડ્રોઈંગ પર દર્શાવતા નથી કંઇક તો બહારની બાજુએ આપણે આ લીટીઓને લંબાવવી પડશે અને દર્શાવવી પડશે તો એક વાર આપણે આ F1 કેન્દ્ર અને F2 કેન્દ્રને સ્થિત કરી લઈએ પછી આપણે આગળના પગલાં તરફ જઈશું હવે આપણે જરૂરી સંખ્યામાં 123 જેવા કંઈક AB પર F1 અને F2 ની વચ્ચે બિંદુઓ ચિહ્નિત કરવા પડશે F1 અને F2 બંને સમાન અથવા કોઈપણ સંખ્યામાં બિંદુ હોઈ શકે છે હંમેશા સમાન સંખ્યાના બિંદુઓ સાથે જવું એ સરળ છે પહેલું બિંદુ બીજુ બિંદુ ત્રીજું બિંદુ ચોથું બિંદુ એકવાર તે F1 ને કેન્દ્ર તરીકે રાખીને થઈ જાય છે F1 એક કેન્દ્ર છે A થી 1 સુધીનું આ અંતર ચાલો આપણે તેને તે અંતર સાથે માપીએ F1 થી એક ચાપ બનાવો આ રીતે કંઈક બંને બાજુએ તો કેન્દ્ર F1 હોવું જોઈએ પરંતુ અંતર A થી 1 હોવું જોઈએ જે કંઈ પણ અંતર હોય AB ની ઉપરની અને નીચેની બાજુ પર ચાપ બનાવો હવે અહીંયાથી કેન્દ્ર F2 સાથે કેન્દ્ર તરીકે અને ત્રીજ્યા B 1 તો B એ અહીંયા છે B 1 એ આ છે તો B થી 1 અંતર સાથે પણ F 2 કેન્દ્ર તરીકે લઈને આ દિશામાં ચાપ બનાવો તે જ રીતે પેલી બાજુએ તેને બનાવો એકવાર આપણે તે કરી લઈએ પછી આપણી પાસે આ P1 અને P1 બિંદુઓ હશે આ F1 છે અને આ F2 છે અને આ પણ F2 છે અને આ F1 છે હવે જો આપણે બીજા પગલાં તરફ જઈએ તો તેમાં P2 રચવું પડશે આપણે એ કરવાનું છે કે A થી 2 સુધીનું જે પણ કંઈ અંતર હોય તે અંતરનો ઉપયોગ કરો પરંતુ કેન્દ્ર તરીકે F1 ને લઈને બંને બાજુએ ચાપ બનાવો એ જ રીતે B થી 2 સુધીનું જે પણ કંઈ અંતર હોય તે અંતર લઈને અને F2 ને કેન્દ્ર તરીકે લઈને બંને બાજુએ ચાપ બનાવો જે પણ કંઈ છેદ બિંદુ મળે તેને ચાલો આપણે P2 P2 નામ આપીએ તે રીતે છે કે A થી 1 નું અંતર અને B થી 1 નું અંતર હંમેશા આપણને મુખ્ય અક્ષ 70 mm આપે છે ચાલો આના તરફ જોઈએ આ A1 છે A1 અને B1 આ છે તો જો આપણે આ બંને અંતરોને ઉમેરીએ તો તે આપણને મુખ્ય અક્ષ 70 mm આપે છે એ જ તે જો આપણે A થી 2 અને B થી 2 અંતરનો ઉપયોગ કરીએ તો તે પણ A2 B2 અંતર બને છે જે પણ 70 mm છે તે રીતે આપણે P2 બિંદુ P3 બિંદુ અને એવા બધા બિંદુઓ રચીશું તો ચાલો આપણે આપણું ઉદાહરણ ચાલુ કરીએ પગલાંથી પગલાં તેને રચીએ મુખ્ય અક્ષ 100 mm છે તો ચાલો તેને ડ્રોઈંગ કાગળ પર જોઈએ તો ચાલો આ ડ્રોઈંગ કાગળ પર 100 mm ચિહ્નિત કરવા દો ચાલો આપણે A અને B બોલાવીએ પછી આપણે કેન્દ્ર સ્થિત કરીએ આપણે દ્વિભાજકનો ઉપયોગ કરી શકીએ છીએ નહીંતર આ કિસ્સામાં આપણે 50 mm નો પણ ઉપયોગ કરી શકીએ આ લીટીઓને જોડો તો આ તે વર્તુળનું કેન્દ્ર છે તેને O બોલાવો હવે આપણને કેન્દ્રો સ્થિત કરવા પડશે જે બંને બાજુએ 35 mm પાસે છે તો ચાલો આપણને 35 mm ચિહ્નિત કરવા દો તો આ એક કેન્દ્ર છે અને બીજું 70 mm પાસે છે તો આ બિન્દુઓને F1 અને આ બિંદુને F2 બોલાવો આના પછી આપણે A થી 1 સુધીનું અંતર લેવું પડશે તેના માટે આપણે કોઈપણ વિભાગો અથવા સમાન વિભાગો લેવા પડશે ચાલો આપણે સમાન વિભાગો લઈએ તો તે 35 mm છે તો આપણે દરેક 7 બિંદુઓ પછી ચિહ્ન કરવાનું પસંદ કરીશું તો 35 75 35 તો 67142128 એ જ રીતે અહીંયા કોઈ 35આગળ 42 49 અને એવું બધુ બનાવી શકે છે એકવાર આ વિભાજન થઈ જાય પછી આપણે A થી 1 વચ્ચેનું અંતર માપવું પડશે ચાલો આપણે તેને 123456 અને એવા નામો આપીએ A થી 1 જે પણ કંઈ અંતર હોય તમારા કંપાસ નો ઉપયોગ કરો A1 નો ઉપયોગ કરો F 1 ને કેન્દ્ર તરીકે લઈને બંને બાજુએ ચાપ ચિહ્નિત કરો B થી 1 સુધીનું પણ આપણે અંતર શોધવું પડશે F2 નો કેન્દ્ર તરીકે ઉપયોગ કરો અને ચાપ બનાવો તે છેદબિંદુને P1 P1 P1 P1 નામ આપો હવે A થી 2 તે બિંદુ ઉપાડો આ A થી 2 છે બંને બાજુના કેન્દ્રોથી મધ્ય પર પછી B થી 2 જે પણ કંઈ અંતર હોય આપણે F2 નો ઉપયોગ કરીશું આ વક્રને છેદે છે તેને A2 નામ આપો તો આ બિંદુને P2 ચિહ્નિત કરો એ જ રીતે F1 ને કેન્દ્ર તરીકે લઈને A થી 3 અંતરનો ઉપયોગ કરો F2 ને કેન્દ્ર તરીકે લઈને B થી 3 અંતરનો ઉપયોગ કરો હવે આપણે ફ્રેન્ચ વક્રનો ઉપયોગ કરીને સરળ વક્ર જોડી શકવાની સ્થિતિમાં આવીશું તે સરસ હશે અને એવું બધું એ જ રીતે આપણે P3 માંથી પસાર થતી હોય તેવી લીટી રચી શકવાની સ્થિતિમાં આવીશું તે રીતે આપણે બિંદુ B માંથી પસાર થતો હોય તેવો વક્ર રચવાની સ્થિતિમાં આવીશું અને આ બિંદુ પાસે પણ જેથી આપણે ઉપવલય રચી શકવાની સ્થિતિમાં આવીશું આ વર્તુળની ચાપ પદ્ધતિ છે આ કિસ્સામાં આપણને એક મુખ્ય અક્ષની જરૂર છે તો જો તે રચિત લીટીઓ છે તો આપણે 100 mm બતાવવું પડશે કેન્દ્રનું અંતર પણ આપણને ખબર છે તો નાના પરિમાણો હંમેશાં અંદર હોય છે તે ચાલી આવતું ધોરણ છે કે જેનો આપણે ઉપયોગ કરીશું રચવાની પદ્ધતિ પણ ખૂબ જ ઘાટું કરવાની જગ્યાએ આછું કરવાનું હોય છે તો આ 70 છે અને આ 100 છે કેન્દ્રો વચ્ચેનું અંતર હવે આપણે એક સવાલ પૂછીશું એક ઉપવલયને સ્પર્શક અને લંબ કઈ રીતે દોરી શકાય ઉદાહરણ તરીકે આપણે રચેલા એક ઉપવલયના એક ભાગના વક્ર પર હવે કોઈપણ એક બિંદુ ઉપાડો કે જ્યાં આપણે એક લંબ અથવા સ્પર્શક રચી શકવાનું પસંદ કરીએ છીએ આ કિસ્સામાં આપણે ઉદાહરણ તરીકે બિંદુ R પાસે રચવા માગીએ છીએ તો આ ઉપવલય છે કે જે આપણે જોડ્યો છે અને આપણે તેને એ લંબ દોરવાની ઈચ્છા રાખીએ છીએ તે હેતુ માટે આપણે શું કરવું પડશે કઈ જગ્યાએ લંબ અથવા સ્પર્શક દોરવો છે તે નક્કી કર્યા બાદ તે બિંદુ R ને કેન્દ્ર F1 સાથે જોડો એ જ રીતે આ R ને કેન્દ્ર F2 સાથે જોડો હવે આપણી પાસે ખૂણો છે આપણી પાસે આ ખૂણો F1 R F2 છે હવે આ કેન્દ્રના આધારે આ અંતર લઈને આપણે માત્ર એક ચાપ બનાવવાની છે જે તેને દ્વિભાજે છે તો ત્યાં ફરીથી સમાન ત્રિજ્યા સાથે બંને બાજુએ એક ચાપ બનાવો તો આપણી પાસે કેટલાક બિંદુઓ હશે અને તેને લંબાવો તો તે બંને બાજુએ ખૂણાઓ બનાવે છે અને આ બિંદુને લંબાવો જો આપણે તે કરી શકીએ તો તેને આપણે લંબ બોલાવીશું તો એક ઉપવલય માટે લંબ રચવાનો આ એક રસ્તો છે સ્પર્શક હંમેશા 90 હશે અને કોઈ એક બિંદુને R માંથી પસાર થઈને સ્પર્શતો હશે અને આપણે સ્પર્શક રચવાની સ્થિતિમાં પણ આવીશું જો અહીંયા કોઈ બીજું બિંદુ હશે તો પછી આપણે F1 બિંદુ જોડીશું ઉદાહરણ તરીકે ચાલો આપણે અહીંયા લંબ રચવા માગીએ છીએ તે રીતે જોઈએ આપણે આ F1 ને જોડીશું અને આ બિંદુને એ જ રીતે આ F2 સાથે જોડીશું હવે દ્વિભાજક બનાવો અને તેને જોડો લંબ બનાવો આ લંબ છે અને આ સ્પર્શક હશે જો કોઈ અહીંયા લંબ રચવાનું પસંદ કરે તો શું કરવું જોઈએ તેના વિશે વિચારો ચોક્કસ રીતે મુખ્ય અક્ષ અથવા ગૌણ અક્ષ પર જો તમે લંબ રચવાનું ઇચ્છતા હો તો શું તે સીધી રીતે આ હશે કે પછી મારે F1 F2 થી લીટીઓને જોડવી પડશે અને તેને દ્વિભાજવી પડશે તો ચાલો તેના તરફ કાળજીપૂર્વક જુઓ જો બિંદુ સીધી રીતે મુખી અક્ષ પાસે અથવા તો મુખી અક્ષ પર છે તો પદ્ધતિ એ તે વક્ર પરના કોઈપણ બિંદુને બે કેન્દ્રો સાથે જોડવાની છે તો જો હું બિંદુ B ને F1 સાથે જોડું છું તો એ લીટી આ થશે તે જ રીતે આ બિંદુને આપણે F2 સાથે જોડવા જઈશું તેનો અર્થ એમ છે કે આ બિંદુ B માટે ફરીથી તેને જોડો બંને હજુ પણ 0° અથવા 180° બનાવે છે સમાન વિભાજનો કે જે એક જ લીટી સમાવે છે તો આ તે છે કે જે કે વર્તુળમાં આ બિંદુ પાસે લંબ બનાવે છે અને સ્પર્શક તેને લંબ હશે એ જ વસ્તુ અહીંયા થાય છે લંબ આ દિશામાં હશે સ્પર્શક પેલી દિશામાં હશે જો આપણે બિંદુ C લઈએ તો લંબ આ દિશામાં હશે સ્પર્શક બીજી દિશામાં હશે ABC D આ ચાર બિંદુઓ સિવાયના બાકીના બિંદુઓ પાસે લંબ ખૂણાઓ સતત વધતા રહે છે જેમ તમે 0° ખૂણાથી 90° ખૂણા તરફ જાઓ છો તો તે દિશામાં તે વધે છે તો ચાલો આપણને કાગળ પર આ લંબ અને સ્પર્શક રચવા દો તો આપની પાસે વક્રનો એક ભાગ અહીંયા ડ્રોઈંગ કાગળ પર છે હવે ચાલો આપણે અહીંયા એક બિંદુ ઓળખીએ ચાલો આ બિંદુને ગણતરીમાં લઈએ કે જ્યાં હું અહીંયા ડ્રોઈંગ કાગળ પર લંબ રચવા માંગુ છું હવે પદ્ધતિ એ છે કે આ F1 ને પેલા બિંદુ સાથે જોડો તે રચિત લીટી છે તે જ રીતે આ F2 ને પેલા ચોક્કસ બિંદુ સાથે જોડો હવે આ એ બિંદુ છે કે જેને આપણે ઓળખી કાઢેલું છે હવે કોણ દ્વિભાજકનો ઉપયોગ કરો તે હેતુ માટે આપણે કોઈપણ ત્રિજ્યા લેવી પડશે હવે આ છેદ બિંદુનો તે જ સમાન ત્રિજ્યા સાથે ઉપયોગ કરીને આ વક્રને છેદો આ બિંદુને સ્થિત કરો અને આ બિંદુને આની સાથે જોડો આ લંબ MN હશે અને સ્પર્શક હમેશા તેને લંબ થશે તો આપણે સેટ ઓફ સ્ક્વેર્સ નો ઉપયોગ કરી શકીએ છીએ આ સેટ સ્ક્વેર્સ નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેને સુરેખિત કરો અથવા કદાચ તમારું ડ્રાફ્ટર એ આ લંબ લીટીઓ રચવાનું અને આ લીટીઓને લંબાવવા માટેનો ઉત્તમ રસ્તો છે તો આપની પાસે આ સ્પર્શક ST છે વર્તુળોની ચાપ પદ્ધતિ છે અને આપણે કઈ રીતે બંને સ્પર્શક અને લંબ રચી શકાય છે એ શીખ્યા તો આજના લેકચરમાં આપણે વર્તુળોની ચાપ પદ્ધતિ આવરી લીધી છે તો ઉપવલય રચવાના મુદ્દા સાથે પ્રખ્યાત ચાર પદ્ધતિઓ છે - ફોકસ ડાયરેક્ટ્રિક્ષ પદ્ધતિ સમ કેન્દ્રિય વર્તુળ પદ્ધતિ ઓબ્લોંગ પદ્ધતિ અને વર્તુળોની ચાપ પદ્ધતિ ફોકસ ડાયરેક્ટ્રિક્ષ પદ્ધતિમાં આપણે કંઈક ડાયરેક્ટ્રિક્ષ જેવુ જાણતા હોઈએ છીએ ઉત્કેન્દ્રતા આપણે જાણીએ છીએ સમાન રીતે આ બંને વચ્ચેનું અંતર વિભાજો વક્ર પરના કોઈ પણ બિંદુને સમાન સંખ્યાના વિભાજનો દ્વારા 45° એ લીટી દોરો અને તેને છેદો અને ઉપવલય રચો સમ કેન્દ્રિય વર્તુળ પદ્ધતિમાં આપની પાસે મુખ્ય અક્ષ ગૌણ અક્ષ હોય છે અને બે વરતુઓ આપણે દોરીએ છીએ બે સમ કેન્દ્રિય વર્તુળો આપણે આડા અને ઊભા પ્રક્ષેપણો દ્વારા સમાન સંખ્યાના વિભાજનો પર દોરીએ છીએ અને આપણે આ ઉપવલય રચીશું લંબચોરસ પદ્ધતિ અથવા ઓબ્લોંગ પદ્ધતિમાં આપની પાસે મુખ્ય અક્ષ ગૌણ અક્ષ એક લંબચોરસ હોય છે કોઈ કિસ્સામાં સમાંતર ચતુષ્કોણનો આપણે મુખ્ય અક્ષ ગૌણ અક્ષ પર સમાન સંખ્યાના વિભાગો રચવા માટે પણ ઉપયોગ કરીએ છીએ ગૌણ અક્ષના ઘટકોને મુખ્ય અક્ષના ઘટકો સાથે જોડો અને છેદતી લીટીઓ મેળવો ત્યાંથી આ ઉપવલય રચી શકાય છે વર્તુળોની ચાપ પદ્ધતિમાં આપણે જોયું કે મુખ્ય અક્ષ આપેલી હોય છે કેન્દ્રો વચ્ચેનું અંતર આપેલું હોય છે તો સિદ્ધાંતનો ઉપયોગ કરીને કોઈ પણ બિંદુ કે જ્યાં આપણે ઉપવલય રચવાનું પસંદ કરીએ છીએ એ છે કે A1 B1 હંમેશા મુખ્ય અક્ષની લંબાઈ છે તે સિદ્ધાંતનો ઉપયોગ કરીને અને F1 F2 ત્રિજ્યા તરીકે અને કેન્દ્રો તરીકે લઈને ઘણી બધી ચાપો બનાવો તેને છેદો અને આ ઉપવલય રચો ઉપવલય રચવાના આ રસ્તાઓ છે અને ખાસ કરીને ફોકસ ડાયરેક્ટ્રિક્ષ પદ્ધતિ ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે ડાયરેક્ટ્રિક્ષ થી આપણે અંતર જાણીએ છીએ અને ઉત્કેન્દ્રતા આપણે જાણીએ છીએ તેનો અર્થ એમ છે કે છેલ્લા વર્ગમાં આપણે જોયું હતું કે એક ઉપવલયની ઉત્કેન્દ્રતા 1 કરતાં ઓછી હોય છે પેરાબોલા માટે ઉત્કેન્દ્રતા 1 જેટલી હોય છે અને હાયપરબોલા માટે ઉત્કેન્દ્રતા 1 કરતાં વધારે હોય છે તેનો અર્થ એમ છે કે જો આપણે ડાયરેકરીક્ષ અંતર અને ઉત્કેન્દ્રતા જાણીએ છીએ તો ટૂંકમાં આપણે ઉપવલય પેરાબોલા હાયપરબોલા રચી શકવાની સ્થિતિમાં આવીશું અને આગળના વર્ગમાં આપણે આ ચાર પદ્ધતિઓ વિષે ખાસ કરીને ફોકસ ડાયરેક્ટ્રિક્ષ પદ્ધતિ લંબચોરસ પદ્ધતિ વિષે જોઈશું અને ત્યાં એક સ્પર્શક પદ્ધતિ જેવો પેરાબોલા રચવા માટેનો ચોક્કસ કિસ્સો છે આપણે પેરાબોલાને લંબ અને સ્પર્શક કઈ રીતે દોરી શકાય છે એ પણ જોઈશું તમારો આભાર